આ લેક્ચરમાં આપણે માઇક્રોપ્રોસેસર્સ માઇક્રોકોમ્પ્યુટર્સ અને માઇક્રોકન્ટ્રોલર્સની microprocessors microcomputers and microcontrollers કેટલીક મૂળભૂત વિભાવનાઓ વિશે વાત કરીશું કારણ કે આપણે આપણી આસપાસ જોયેલી કોઈપણ એમ્બેડેડ સિસ્ટમની પાછળ આ બ્રેઇન અથવા પ્રોસેસિંગ પાવર છે આની વચ્ચે હંમેશાં મુખ્ય તફાવત શું છે તે જાણવું હંમેશાં સારું છે આપણે કમ્પ્યુટર આર્કિટેક્ચરોના કેટલાક વર્ગીકરણ વિશે વાત કરીશું ત્યારબાદ માઇક્રોપ્રોસેસર્સ અને માઇક્રોકન્ટ્રોલર્સની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈશું ચાલો કમ્પ્યુટર સિસ્ટમ મૂળભૂત કેવી રીતે કાર્ય કરે છે તેની શરૂઆત કરીએ કમ્પ્યુટર સિસ્ટમના સંદર્ભમાં જેથી તમે જાણતા હશો કે ત્યાં કંઈક છે CPU કે જે બધી ગણતરીઓ કરે છે તમે આ યોજનાકીય આકૃતિ જોઈ શકો છો CPU મધ્યમાં બેઠો છે અને ત્યાં કેટલીક મેમરી છે જ્યાં પ્રોગ્રામ અને ડેટા સંગ્રહિત છે CPU શું કરે છે તે એક પછી એક પ્રોગ્રામ મેમરીમાંથી ઇન્સટ્રક્શન્સ મેળવે છે તેમને એક્ઝેક્યુટ કરે છે અને એક્ઝેક્યુશન દરમ્યાન ડેટા મેમરી વચ્ચે ડેટાને વાંચીને અથવા ડેટાને ડેટા મેમરીમાં પાછા લખીને સ્થાનાંતરિત કરવાની જરૂર પડે છે પ્રોસેસિંગ ઉપરાંત કમ્પ્યુટર સિસ્ટમને ઘણી વખત બાહ્ય વિશ્વ સાથે ઇન્ટરફેસ અથવા કમ્યુનિકેટ કરવાની જરૂર રહે છે બહારની દુનિયા સામાન્ય રીતે તે વપરાશકર્તા છે જે ડેસ્કટોપ અથવા લેપટોપ જેવી પરંપરાગત સિસ્ટમો માટે કમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરે છે IO સબસિસ્ટમ વપરાશકર્તાઓને કમ્પ્યુટિંગ સિસ્ટમ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની મંજૂરી આપે છે બહારની દુનિયા હંમેશાં માનવી ન હોઈ શકે તે પર્યાવરણ હોઈ શકે તે તાપમાન દબાણ ભેજ temperature pressure humidity પર્યાવરણના કેટલાક પરિમાણો સેન્સ કરે છે અને તે ઇનપુટ્સ હશે અને તે જ રીતે તે થોડાક કરેક્ટિવ એક્શન્સ લઈ શકે છે જેમ કે તે હીટર ચાલુ કરી શકે છે કોમ્પ્રેસર ચાલુ કરી શકે છે અને આ રીતે આ આઉટપુટ ડિવાઇસીસ છે ઇન્સટ્રક્શન સેટ આર્કિટેક્ચર્સ વિશે વાત કરવી એ એક રીત છે જેમાં તમે કમ્પ્યુટર સિસ્ટમોને વર્ગીકૃત કરી શકો છો ઇન્સટ્રક્શન સેટના સંદર્ભમાં વ્યાપક વર્ગીકરણના આધારે CPU કયા પ્રકારની ઇન્સટ્રક્શન્સનો અમલ કરવા સક્ષમ છે આપણે કમ્પ્યુટરને CISC આર્કિટેક્ચર અથવા RISC આર્કિટેક્ચર તરીકે વર્ગીકૃત કરી શકીએ છીએ કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટર માટે CISC એ ટૂંકમાં છે આવા CISC આર્કિટેક્ચરનું સૌથી સામાન્ય ઉદાહરણ પ્રોસેસરોના ઇન્ટેલ ક્લાસીસ છે જે ડેસ્કટોપ લેપટોપ અને સર્વર desktop laptop and server બજારોમાં પ્રભુત્વ ધરાવે છે પ્રોસેસરોમાંથી ૯0 કરતા વધારે ઇન્ટેલ અથવા કેટલાક ક્લોન ઇન્ટેલ દ્વારા બનાવવામાં આવ્યા છે જેને CISC કહેવામાં આવે છે ઇન્સટ્રક્શન ઘણી બધી ફ્લેક્સિબિલિટીસ અને સુવિધાઓ સાથે એકદમ જટિલ હોઈ શકે છે ત્યાં બીજી ફિલોસોફી છે જેને રિડયુસ ઇન્સટ્રક્શન સેટ કમ્પ્યુટર અથવા RISC કહેવામાં આવે છે અહીં ઇન્સટ્રક્શન સેટ ખૂબ જ સરળ બનાવવામાં આવે છે અને તેથી હાર્ડવેરમાં કમ્પ્યુટર સિસ્ટમ લાગુ કરવાનું ખૂબ સરળ છે ઇન્સટ્રક્શન્સના અમલના સંદર્ભમાં કેટલાક અર્થમાં તે વધુ કાર્યક્ષમ છે આજે આપણે જોઈએ છીએ તે મોટાભાગના માઇક્રોકન્ટ્રોલર્સ તેઓ RISC આર્કિટેક્ચર પર આધારિત છે મુખ્યત્વે આ કારણોસર તેઓ અમલમાં મૂકવા માટે સરળ છે માત્ર માઇક્રોકન્ટ્રોલર્સ જ નહીં કેટલાક સ્તરે મોટાભાગના આધુનિક પ્રોસેસરો ઇન્સટ્રક્શન અમલના RISC ફિલસૂફી પર આધારિત છે કારણ કે તે ઇન્સટ્રક્શન એક્ઝેક્યુશન યુનિટને વધુ કાર્યક્ષમ બનાવે છે તેથી ઇન્ટેલ પ્રોસેસરો પણ જેની હું વાત કરું છું તે CISC પર આધારિત છે આંતરિક રીતે આ જટિલ ઇન્સટ્રક્શન્સ સરળ ઇન્સટ્રક્શન્સ અથવા સૂક્ષ્મ ઇન્સટ્રક્શન્સમાં વહેંચાયેલી હોય છે તેઓ RISC ઇન્સટ્રક્શન સમૂહ જેવી લાગે છે જે પછી કંટ્રોલરની મદદથી અસરકારક રીતે ચલાવવામાં આવે છે મેમરી સિસ્ટમ વિશે વાત કરતા ત્યાં મોટે ભાગે બોલતા બે પ્રકારના મેમરી હોઈ શકે છે એક જેને રેન્ડમ એક્સેસ મેમરી કહેવામાં આવે છે જ્યાં તમે બંને વાંચી અને લખી શકો છો અને બીજું ફક્ત ત્યારે જ મેમરી વાંચી શકાય છે જ્યારે તમે કંઈક કાયમી ધોરણે સ્ટોર કરો છો ત્યારે તમે ફક્ત તેમાંથી જ વાંચી શકો છો RAM સામાન્ય રીતે વૉલેટાઈલ હોય છે એટલે કે જ્યારે પાવર ચાલુ થાય છે ત્યારે જ કિંમતો જાળવી રાખે છે જલદી તમે પાવર બંધ કરો છો ડેટા ખોવાઈ જાય છે માઇક્રોકન્ટ્રોલર RAMs માટે સામાન્ય રીતે ડેટા મેમરીમાં ડેટા સ્ટોર કરવા માટે વપરાય છે પરંતુ જ્યારે તમે પ્રોગ્રામ મેમરી વિશે વાત કરો છો ત્યાં તમે પ્રોગ્રામ સ્ટોર કરી રહ્યાં છો ત્યારે આ મેમરી સામાન્ય રીતે નોન વૉલટાઈલ હોય છે જેનો અર્થ એ છે કે તે એક ROM છે એકવાર તમે તેને સ્ટોર કરો છો પછી પણ જો તમે પાવર સ્વિચ બંધ કરો છો તો પ્રોગ્રામ નાશ પામશે નહીં મોટાભાગના માઇક્રોકન્ટ્રોલર્સમાં પ્રોગ્રામ મેમરીનો એક ક્ષેત્ર છે જે ROM નો ઉપયોગ કરીને લાગુ કરવામાં આવે છે પરંતુ આજકાલ ત્યાં માઇક્રોકન્ટ્રોલર્સ છે જે ફ્લેશ મેમરી જેવી કેટલીક વૈકલ્પિક તકનીકોનો ઉપયોગ કરે છે જે નોન વોલેટાઇલ પણ છે જ્યાં તમે કેટલાક પ્રોગ્રામ સ્ટોર કરી શકો છો જો તમે ઇચ્છો તો પ્રોગ્રામને પણ બદલી શકો છો પરંતુ જો તમે પાવર સ્વિચ બંધ કરો છો તો પ્રોગ્રામ નષ્ટ થતો નથી મોટે ભાગે CPU આર્કિટેક્ચરોના સંદર્ભમાં આપણે ઇન્સટ્રક્શન સેટ આર્કિટેક્ચરો વિશે વાત કરી રહ્યા છીએ હવે CPU ત્યાં કેવી રીતે કાર્ય કરે છે તે વિશે વાત કરી રહ્યા છીએ અહીં એક વ્યાપક વર્ગીકરણ છે અમે વોન ન્યુમેન અને આર્કિટેક્ચર્સના હાર્વર્ડ વર્ગ વિશે વાત કરીશું મૂળ તફાવત એ છે કે વોન ન્યુમેન આર્કિટેક્ચરમાં આપણી પાસે એક જ મેમરી છે જ્યાં ઇન્સટ્રક્શન્સ અને ડેટા બંને સંગ્રહિત છે તમે આપણી આસપાસ જુઓ છો તે મોટાભાગની પરંપરાગત કમ્પ્યુટર સિસ્ટમો વોન ન્યુમેન આર્કિટેક્ચર પર આધારિત છે પરંતુ હાર્વર્ડ આર્કિટેક્ચરમાં કાલ્પનિક રૂપે બે અલગ મેમરીસ છે એકમાં તમે પ્રોગ્રામ સ્ટોર કરો છો તો બીજામાં તમે ડેટા સ્ટોર કરો છો મોટાભાગના માઇક્રોકન્ટ્રોલર્સ આ સિદ્ધાંતને અનુસરે છે તેમની અલગ મેમરીસ છે તેથી ઇન્સટ્રક્શન્સ સામાન્ય રીતે ROM માં સંગ્રહિત થાય છે જ્યારે ડેટા RAM માં સંગ્રહિત થાય છે ચિત્રમાં વોન ન્યુમેન અને હાર્વર્ડ આર્કિટેક્ચર્સને આ રીતે બતાવી શકાય છે વોન ન્યુમન આર્કિટેક્ચરમાં તમે જોઈ શકો છો તે ડેટા અને પ્રોગ્રામ મેમરી છે તેમ છતાં તમે તેમને અલગ બતાવી રહ્યાં છો પરંતુ CPU તેમને સમાન એડ્રેસનો ઉપયોગ કરીને સમાન ડેટા બસ પર એક્સેસ કરી રહ્યું છે તેથી CPU સંદર્ભમાં એવું જણાય છે કે મેમરી એક સમાન છે પરંતુ વ્યવહારમાં આપણે તેમને આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અલગ ભાગોમાં અલગથી સંગ્રહિત કરી શકીએ છીએ પરંતુ CPU ના સંદર્ભમાં એડ્રેસીસ જે રીતે ઉત્પન્ન થાય છે તે એકીકૃત છે પ્રોગ્રામ તેમજ ડેટાને સ્થાનાંતરિત કરવા માટે સમાન એડ્રેસ અને ડેટા લાઇનોનો ઉપયોગ થાય છે અને IO ઉપકરણો પણ સામાન્ય રીતે સમાન બસ દ્વારા જોડાયેલા હોય છે લાક્ષણિક વોન ન્યુમેન આર્કિટેક્ચર્સ જેવા દેખાય છે અલબત્ત ત્યાં સોફિસટીકેટેડ આર્કિટેક્ચર છે જ્યાં ડેટાના સમાંતર સ્થાનાંતરણ માટે ઘણી બસો હોઈ શકે છે હાર્વર્ડ આર્કિટેક્ચરમાં ત્યાં અલગ ડેટા અને પ્રોગ્રામ મેમરીઝ છે અને એડ્રેસ અને ડેટા બસો સંપૂર્ણપણે અલગ છે તેથી જ્યારે તમે સમાંતર કોઈ પ્રોગ્રામ મેળવશો ત્યારે તમે ડેટા મેમરીમાં કેટલાક ડેટા લાવી અથવા લખી શકો છો અને કેટલાક આર્કિટેક્ચરોમાં IO ઉપકરણો પણ અલગ એડ્રેસ અને ડેટા બસ દ્વારા જોડાયેલા છે ખામી એ છે કે બાહ્ય ઉપકરણોને ઇન્ટરફેસ કરવા માટે તમને ઘણી બસો ઘણી IO પિનની જરૂર છે પરંતુ તેનો ફાયદો એ છે કે તમને સરેરાશ ઝડપી અને સમાંતર ડેટા ટ્રાન્સફર સુવિધાઓ મળે છે ચાલો હવે માઇક્રોપ્રોસેસર પર આવીએ માઇક્રોપ્રોસેસર શું છે સારું આપણે જોયું કે CPU શું છે માઇક્રોપ્રોસેસર એ એક સામાન્ય શબ્દ છે જેનો અર્થ એ કે સિંગલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ અથવા IC ચિપની અંદર બનેલા CPU સેમિકન્ડક્ટર ટેક્નોલોજીની પ્રગતિ સાથે અગાઉ CPU સર્કિટ ખૂબ મોટા અને વિશાળ હતા તેઓ નાના અને નાના બનવાનું શરૂ કર્યું છે અને હવે તે એક જ ચિપની અંદર ફિટ થઈ શકે છે ઉદાહરણ તરીકે જો આપણે પેન્ટિયમ CPU ચિપ પર ધ્યાન આપીએ તો ચિપની અંદર અબજો બેઝિક કમ્પોનેન્ટસ અથવા ટ્રાંઝિસ્ટર છે માઇક્રોપ્રોસેસરની અંદર તે વસ્તુઓ શું છે જે સામાન્ય રીતે ત્યાં હોય છે રજિસ્ટરનો સમૂહ છે કેટલાક સામાન્ય હેતુ છે કેટલાક ખાસ હેતુ છે જેનો ઉપયોગ ડેટાના ટેમ્પરરી સંગ્રહ માટે થાય છે એક ALU છે જ્યાં તમામ ડેટા પ્રોસેસીંગ હાથ ધરવામાં આવે છે બંને એરિથમેટિક ઓપરેશન્સ અને લોજિકલ ઓપરેશન્સ અને મેમોરિયલ IO ડિવાઇસેસને ઇન્ટરફેસ કરવા માટેની કેટલીક પદ્ધતિ છે કેટલીક એક્સટર્નલ બસ અને નિયંત્રણ પદ્ધતિ છે જેના દ્વારા તમે માઇક્રોપ્રોસેસરથી મેમરી અથવા IO ડિવાઇસીસને કનેક્ટ કરી શકો છો અને અલબત્ત ત્યાં એક કંટ્રોલ યુનિટ છે જે સિસ્ટમના મગજ તરીકે ગણી શકાય છે જે માઇક્રોપ્રોસેસરની સંપૂર્ણ કામગીરીને નિયંત્રિત કરે છે તે બધી આંતરિક ક્રિયાઓને સુમેળ કરે છે મૂળભૂત રીતે આ માઇક્રોપ્રોસેસર છે યોજનાકીય રીતે તમે જોઈ શકો છો કે આ મુખ્ય કમ્પોનેન્ટસ છે તમે અહીં રજિસ્ટર જોઈ શકો છો તમે ALU જોઈ શકો છો તમે કંટ્રોલ યુનિટ જોઈ શકો છો અને બાહ્યરૂપે કેટલીક બસો એડ્રેસ અને ડેટા બસ છે અને ત્યાં કંટ્રોલ બસ હોઈ શકે છે બાહ્ય મેમરી અને IO ઉપકરણો સાથે ઇન્ટરફેસ કરવા માટે એડ્રેસ અને ડેટા બસોનો ઉપયોગ કરવામાં આવશે અને કંટ્રોલ બસમાં અન્ય સંકેતો હશે જેમ કે વાંચો લખવો સક્ષમ કરો read write enable વિવિધ પ્રકારનાં ઇન્ટરપ્ટ અને અન્ય વસ્તુઓ ધીમી મેમરીસને ઇન્ટરફેસિંગ માટે કેટલાક સંકેતો આપવા આવા ઘણાં પરચુરણ સંકેતો છે જેનો ઉપયોગ નિયંત્રણ હેતુ માટે થાય છે હવે ચાલો જોઈએ કે માઇક્રોકોમ્પ્યુટર શું છે માઇક્રોકોમ્પ્યુટર એ એક કમ્પ્યુટર છે જે માઇક્રોપ્રોસેસરની આજુબાજુ બનાવવામાં આવ્યું છે તમે તમારા ડેસ્કટોપ પર નજર નાખો તમે તમારા લેપટોપ પર નજર નાખો ત્યાં એક પેન્ટિયમ છે જે આપણે આપણા આધુનિક ડેસ્કટોપ અને લેપટોપની અંદર ઇન્ટેલ i૩ i૫ i૭ ક્લાસ પ્રોસેસર વિશે વાત કરીશું તે આવશ્યકરૂપે માઇક્રોપ્રોસેસર છે અને ડેસ્કટોપ અથવા લેપટોપની અંદર તે માત્ર માઇક્રોપ્રોસેસર નથી ત્યાં મેમરીસ છે અન્ય ઉપકરણો છે ડિસ્ક ડ્રાઇવ છે ત્યાં કીબોર્ડ અને માઉસને કનેક્ટ કરવા માટે કેટલાક અન્ય ઇન્ટરફેસ છે ઉદાહરણ તરીકે પ્રિન્ટરો જે આપણું કમ્પ્યુટર સંપૂર્ણ બનાવે છે આ એક માઇક્રો કમ્પ્યુટર છે તે એક માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ કમ્પ્યુટર સિસ્ટમ છે હવે માઇક્રોપ્રોસેસર મૂળભૂત રીતે કેટલાક રજિસ્ટર ALU અને કંટ્રોલ ધરાવે છે તેમાં કોઈ મેમરી અથવા IO માટે કોઈ સુવિધા શામેલ નથી કમ્પ્યુટર સિસ્ટમ બનાવવા માટે આ બધા ઉપકરણોને માઇક્રોપ્રોસેસરથી ઇન્ટરફેસ કરવું પડશે પરંતુ મુશ્કેલી એ છે કે તમારે માઇક્રોપ્રોસેસરની આજુબાજુ ઘણી બધી બાબતોને ઇન્ટરફેસ કરવી પડશે તેથી સિસ્ટમ જટિલ વિશાળ અને ખર્ચાળ પણ બને છે આ ઉપરાંત તે નોંધપાત્ર રીતે વધુ શક્તિનો ઉપયોગ કરે છે તે સારું છે જો તમે ડેસ્કટોપ અથવા લેપટોપ જેવા ઉચ્ચ પ્રદર્શન એપ્લિકેશન માટે તેનો ઉપયોગ કરો છો પરંતુ એમ્બેડેડ સિસ્ટમ એપ્લિકેશનો માટે અલ્ટ્રા લો પાવર પોર્ટેબિલીટી નાના કદની low power portability small size આ સુવિધાઓ ખૂબ જરૂરી છે માઇક્રોકોમ્પ્યુટર જે તમે જોઈ શકો છો તે માઇક્રોપ્રોસેસરની આસપાસ બાંધવામાં આવ્યું છે તમારી પાસે મેમરી છે તમારા પાસે IO પોર્ટ્સ છે અને આ IO પોર્ટ દ્વારા તમે ઘણા IO ડિવાઇસીસ સાથે ઇન્ટરફેસ કરી શકો છો ચાલો હવે માઇક્રોકન્ટ્રોલર્સ પર આવીએ જે એમ્બેડેડ સિસ્ટમ્સનું હૃદય છે માઇક્રોકન્ટ્રોલર શું છે માઇક્રોકોમ્પ્યુટર જે આપણે કહ્યું છે તે કમ્પ્યુટર સિસ્ટમ છે જે માઇક્રોપ્રોસેસરની આસપાસ બાંધવામાં આવે છે હવે જો માઇક્રોકોમ્પ્યુટરનો આખો ભાગ આપણે સંકોચીએ અને એક જ ચિપમાં મૂકી શકીએ તો માઇક્રોકન્ટ્રોલર મળે છે હું બધું એક જ ચિપ પર મુકી રહ્યો હોવાથી કુલ ચિપ ક્ષેત્રને પ્રોસેસર મેમરી વગેરે દ્વારા શેર કરવો પડશે તેથી માઇક્રોકન્ટ્રોલર મૂળભૂત રીતે એક જ ચિપ પર કમ્પ્યુટર છે કારણ કે તે એક જ ચિપ પર હોય છે તે પ્રમાણમાં ખૂબ ઓછી કિંમતનું અને સસ્તું હોય છે તે નાનું છે તે ખૂબ ઓછી શક્તિનો વપરાશ પણ કરે છે હકીકતમાં આ એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇનમાં ખૂબ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે જો તમે આ યોજનાકીય રીતે જુઓ છો કે જે હાજર છે તે લાક્ષણિક વસ્તુઓ શું છે તો તમે જોશો કે ત્યાં CPU રજિસ્ટર ALU's અને કંટ્રોલ CPU registers ALU's and control છે અલબત્ત થોડીક મેમરી છે તમારી પાસે ખૂબ મોટી મેમરી હોઈ શકતી નથી કેટલીક મેમરી ત્યાં છે જે કદમાં નાની છે IO ઉપકરણોને કનેક્ટ કરવા માટે કેટલીક સુવિધા હોઈ શકે છે કેટલાક ટાઈમર અને કાઉન્ટર્સ છે જે ઘણી એપ્લિકેશનો માટે જરૂરી છે ત્યાં ઇન્ટરપ્ટ સર્કિટ્સ છે અને બીજી ઘણી સુવિધાઓ છે જેમ કે એનાલોગ પોર્ટ્સ મોટાભાગના સંકેતો કે જે બહારની દુનિયાથી આવતા હોય છે તે સતત અથવા એનાલોગ હોય છે તે ડિજિટલ નથી તેથી જો આપણી પાસે ચિપમાં બિલ્ટ ડિજિટલ કન્વર્ટરનું કોઈ પ્રકારનું એનાલોગ છે તો આવા ઉપકરણોને ઇન્ટરફેસ કરવા માટે તે ખૂબ અનુકૂળ બને છે ખાસ કરીને તે તમામ સુવિધાઓ ચિપની અંદર પ્રદાન કરવામાં આવે છે માઇક્રોકન્ટ્રોલર્સ સામાન્ય રીતે એવા ડેટા પર કાર્ય કરે છે જે કેટલાક ઇનપુટ પોર્ટ્સ દ્વારા આપવામાં આવે છે પોર્ટ્સ દ્વારા બહારથી આવતા ડેટા અને એક પ્રોગ્રામ છે જે ચાલી રહ્યો છે અને જેમ મેં કહ્યું છે કે તેમની પાસે એનાલોગ પિન ટાઈમર કાઉન્ટર્સ અને અન્ય ઉપયોગિતા સર્કિટરી analog pins timers counters and other utility circuitry છે ઉદાહરણ તરીકે તમારી પાસે પલ્સ વિડ્થ મોડ્યુલેશન સર્કિટ હોઈ શકે છે જે ખૂબ ઉપયોગી છે કારણ એ આપણે પછી જોશું આ માઇક્રોકન્ટ્રોલરનો થોડો વધુ વિગતવાર આકૃતિ છે તમારી પાસે અહીં મૂળભૂત માઇક્રોપ્રોસેસર છે રજિસ્ટર ALU અને કંટ્રોલ ત્યાં કેટલાક પ્રોગ્રામ મેમરી છે પ્રોગ્રામ સ્ટોર કરવાની મેમરી છે ત્યાં તમારો ડેટા સ્ટોર કરવાની મેમરી છે અને ત્યાં થોડી ઇનપુટ આઉટપુટ પિન હોઈ શકે છે જેમ તમે જોઈ શકો છો કે IO કેટલાક ડિજિટલ હોઈ શકે છે કેટલાક એનાલોગ હોઈ શકે છે કાઉન્ટર્સ અને ટાઈમરો હશે અને ત્યાં સોફિસટીકેટેડ ઇંટરફેસ પણ હોઈ શકે છે જેમ કે સીરીયલ IO ઇન્ટરફેસીસ પલ્સ વિડ્થ મોડ્યુલેટેડ ઇન્ટરફેસ ઇન્ટરપ્ટ વગેરે આ બધી સુવિધાઓ આજે લાક્ષણિક માઇક્રોકન્ટ્રોલર્સમાં પ્રદાન કરવામાં આવી છે જેથી તમે તેનો ઉપયોગ લગભગ કોઈ પણ પ્રકારની એમ્બેડેડ સિસ્ટમ એપ્લિકેશનનો માટે કરી શકો આ ઉપરાંત તમારી પાસે પાવર સપ્લાય રીસેટ ઇન્ટરપ્ટ ક્લોકસ વગેરે છે તમે જોઈ શકો છો કે આ કેટલાક લાક્ષણિક માઇક્રોકન્ટ્રોલર્સ છે જે PIC નામની કંપની દ્વારા બનાવવામાં આવે છે હવે સરખામણીમાં તમે એક જૂનો માઇક્રોપ્રોસેસર્સ મોટોરોલા ૬૮000 જુઓ છો આ ૪૮ પિન ચિપ હતી તેથી કદમાં મોટી તુલનામાં સૌથી નાનો PIC પ્રોસેસર તમે જોઈ શકો છો તે સિક્કાના કદ જેટલો છે હવે માઇક્રોકન્ટ્રોલર્સ તેઓ પોતે કમ્પ્યુટર છે બરાબર PC's એ માઇક્રોપ્રોસેસરની આસપાસ બાંધવામાં આવેલા કમ્પ્યુટર પણ છે તેથી મુખ્ય તફાવત શું છે હજી પણ કેટલાક તફાવતો છે જ્યારે PC's પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરે છે ત્યારે સમસ્યા ક્યાંથી આવે છે તેઓ શરૂઆતમાં કાં તો હાર્ડ ડિસ્ક અથવા ફ્લેશ મેમરી ટેક્નોલોજીના આધારે સોલિડ સ્ટેટ ડ્રાઇવમાં સંગ્રહિત થાય છે ત્યાંથી પ્રોગ્રામ મેમરીમાં અને મેમરીમાંથી એક પછી એક ચલાવવામાં આવતી ઇન્સટ્રક્શન્સ લોડ થાય છે આ એક લાક્ષણિક કમ્પ્યુટર સિસ્ટમ કાર્ય કરે છે વિંડોઝ અથવા લિનક્સ જેવી ઑપરેટિંગ સિસ્ટમ છે તે એકદમ જટિલ પ્રોગ્રામ છે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ રહ્યો છે ત્યારે તેઓ તમામ નીચા સ્તરેના ઑપરેશન સંભાળવા માટે જવાબદાર છે જ્યારે પણ ઇનપુટ આઉટપુટ ઑપરેશન હોય ત્યારે તે ઑપરેટિંગ સિસ્ટમ હોય છે તેમાં ડ્રાઇવરો કે જેઓને IO ની કામગીરી સંભાળવાની હાકલ કરવામાં આવશે પરંતુ માઇક્રોકન્ટ્રોલર એ ખૂબ જ નાની સિસ્ટમ છે તમારી પાસે ડિસ્ક રાખવાનું પોષાય નહીં બધું તે માઇક્રોકન્ટ્રોલરની અંદર જ હશે કમ્પ્યુટર સિસ્ટમમાં તમે ડિસ્કથી ઇચ્છો તે કોઈપણ પ્રોગ્રામને લોડ કરી શકો છો અને તેને ચલાવી શકો છો પરંતુ માઇક્રોકન્ટ્રોલર જે AC મશીનની અંદર બેઠો છે તે જ કાર્યક્રમ ચલાવશે જે AC મશીનને નિયંત્રિત કરવા માટેનો છે તેથી લાક્ષણિક માઇક્રોકન્ટ્રોલરમાં ચિપની અંદર એક નાનો ROM હોય છે આ નિશ્ચિત પ્રોગ્રામને સ્ટોર કરશે પ્રોગ્રામ બદલી શકાતો નથી નોંધવાની વાત એ છે કે જે ROM પ્રદાન કરવામાં આવે છે તે મહત્તમ કદ પ્રોગ્રામના કદ અને જટિલતાને મર્યાદિત કરે છે જે તમે માઇક્રોકન્ટ્રોલર પર ચલાવી શકો છો અને ત્યાં કોઈ ઑપરેટિંગ સિસ્ટમ નથી જ્યારે પણ તમે ફરીથી સેટ કરો અથવા તમારી સિસ્ટમ પર પાવર કરો ત્યારે જે પ્રોગ્રામ ROM માં સંગ્રહિત છે તે ચાલવાનું શરૂ કરે છે આ માઇક્રોકન્ટ્રોલર અને PC જેવી સામાન્ય કમ્પ્યુટિંગ સિસ્ટમ વચ્ચેના મુખ્ય તફાવત છે માઇક્રોકન્ટ્રોલર્સનો ઉપયોગ એપ્લિકેશનોમાં થાય છે જ્યાં પ્રોસેસિંગ પાવર મહત્વપૂર્ણ નથી તમારે ખૂબ ઉચી પ્રોસેસિંગ પાવરની જરૂર નથી તેના બદલે તમારે ઓછી શક્તિ નાના કદ ઓછી કિંમત આ પ્રકારના લક્ષણોની જરૂર છે તમે આધુનિક ઉપકરણોમાં સામાન્ય રીતે આવા ઘણા ઉપકરણો શોધી શકો છો તમે જે સાધન ખરીદો છો તે ડેપલોય અને ઇન્સ્ટોલ કરો તેની અંદર કેટલાક એમ્બેડ માઇક્રોકન્ટ્રોલર હશે તેથી એપ્લીકેશન્સ ઓફિસ ઓટોમેશન સેગમેન્ટ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઑટોમોટિવ વાહનો વિમાન રોકેટ મિસાઇલો સંદેશાવ્યવહારમાં office automation segment consumer electronics automotive vehicles airplanes rockets missiles communication મેં ઘણી બધી એપ્લિકેશનો વિશે વાત કરી છે જેમાં તમને આ ઉપકરણો બધે મળશે હવે ઇવોલ્યુશન વિશે વાત કરો ૧૯૭૦ ના માઇક્રોકન્ટ્રોલરની ૧ લી જનરેશન વિકસિત થવા લાગી એક માઇક્રોકન્ટ્રોલર હતું જે ઇન્ટેલ દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું તે ૮૦૫૧ હતું તે હજી પણ ઉપયોગમાં લેવાય છે પરંતુ શક્તિ ફ્લેક્સિબિલિટી અને નવીનતા વિશે વાત કરીએ તો ૮૦૫૧ માં એક આર્કિટેક્ચરનો જુનો પ્રકાર છે તેમાં વધારે ફ્લેક્સિબિલિટી નથી ૮૦ ની મધ્યથી શરૂ કરીને અને પ્રક્રિયા ચાલુ છે હવે આપણે જોઈએ છીએ તે છે કે માઇક્રોકન્ટ્રોલર્સ મોટા ચિપ્સમાં જડિત થઈ રહ્યાં છે આને એપ્લિકેશન સ્પેસિફિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેવામાં આવે છે માઇક્રોકન્ટ્રોલરની જેમ કે આપણે આ કોર્ષના ભાગરૂપે નિદર્શન કરીશું આ માઇક્રોકન્ટ્રોલર બોર્ડ જે ST માઇક્રોઇલેક્ટ્રોનિક્સનું છે તેની અંદર કંઈક ARM Cortex M4 4 ચિપ છે હવે ARM Cortex M4 માત્ર ARM પ્રોસેસર નથી માત્ર માઇક્રોકન્ટ્રોલર નથી પરંતુ ઘણી બધી વસ્તુઓ સમાન ચિપમાં એકીકૃત છે માઇક્રોકન્ટ્રોલર્સના ફાયદાઓનો સારાંશ આપવા માટે તે ઝડપી છે તેઓ હાથમાં અમુક ચોક્કસ એપ્લિકેશનને હલ કરવાની દ્રષ્ટિથી અસરકારક છે તે ઓછી કિંમતના હોવા જ જોઈએ કારણ કે જો તે વધારે ખર્ચ હોય તો તે ઉત્પાદનની કિંમતમાં પણ વધારો કરે છે તે ઓછી શક્તિનો વપરાશ કરે છે તેથી તમે જાણો છો કે તમારું ઇલેક્ટ્રિક બિલ હિટ ન લેવું જોઈએ અને કમ્પેટીબીલીટી ખૂબ જ મહત્વપૂર્ણ છે સામાન્ય રીતે તમે જોશો કે માઇક્રોકન્ટ્રોલર્સ અમુક કંપનીઓમાંથી આવે છે તમે કહી શકો છો કે આ માઇક્રોકન્ટ્રોલર્સનો પરિવાર છે PIC ARM આ કેટલાક લાક્ષણિક ઉદાહરણો છે હવે જો તમે આખા કુટુંબના માઇક્રોકન્ટ્રોલર્સને જુઓ તો તે બધી ઇન્સટ્રક્શન કમ્પેટીબલ છે જેથી એકવાર તમે કુટુંબના કોઈ સભ્ય માટે સોફ્ટવેર વિકસિત કરો અને તમે એક સારા પ્રોસેસર પર જાઓ તે જ કોડ ખૂબ ઓછા ફેરફાર સાથે ચલાવી શકે છે તેને કમ્પેટીબીલીટી કહેવામાં આવે છે અને મેન્ટેનાબીલીટીના સંદર્ભમાં તે ખૂબ જ મહત્વનું છે આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ હવે પછીનાં લેક્ચરમાં આપણે માઇક્રોકન્ટ્રોલર્સના ARM કુટુંબ વિશે ખાસ કરીને પ્રક્રિયા કેવી રીતે ઝડપી બનાવી શકીએ તેના પર થોડી ચર્ચા શરૂ કરીશું આપણે વિશેષરૂપે જોઈશું કે માઇક્રોકન્ટ્રોલર્સના ARM કુટુંબની અંદરની સુવિધાઓ અને તે શા માટે અલગ છે લોકો તેનો શા માટે આટલો વ્યાપક ઉપયોગ કરી રહ્યાં છે